બીજા વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે અમે હજી પણ ફોરિયર ટ્રાન્સફોર્મનો ઉપયોગ કરીને અપેરચ્યોર એન્ટેના વિશ્લેષણની પદ્ધતિ ચાલુ રાખીએ છીએ હવે અમે છેલ્લા વ્યાખ્યાનના છેલ્લા અંતિમ ભાગમાં કહ્યું છે કે જ્યાં સુધી અમને સમાધાનમાંથી આ એફ શોધવાની જરૂર નથી તેથી સામાન્ય રીતે કેવી રીતે સોલ્યુશનમાં જો મને ડિફરન્શિલ સમીકરણમાંથી કોઈ સોલ્યુશન મળે છે તો આપણે કોન્સ્ટન્ટ ને કેવી રીતે હલ કરી શકીએ અમે બાઉન્ડ્રી શરત મૂકી અહીં બાઉન્ડ્રીની સ્થિતિ શું હશે સીમાની સ્થિતિ એ છે કે જો આ ખરેખર કોઈ સોલ્યુશન છે ચાલો z પર પાછા જઈએ 0 પ્લેનની બરાબર છે અને પછી આ સોલ્યુશનથી મને તે અપેરચ્યોર ક્ષેત્ર આપવું જોઈએ જે મેં ધારેલ છે તેથી અહીં હલ શોધવા માટે આપણે હવે કરીશું તો આપણે જે કહી શકીએ છીએ આપણે z પર જઈશું 0 ની બરાબર છે અને ત્યાં આપણે જાણીએ છીએ કે આપણી પાસે અપેરચ્યોર પર ટેજેન્ટેશનલ ક્ષેત્ર છે અને આ બરાબર હોવું જોઈએ તેથી મારી પાસે આ સોલ્યુશન છે મારી પાસે આ સોલ્યુશન છે ચાલો હું અહીં z બરાબર 0 મૂકીશ તેથી અને તેનું મૂલ્ય શું છે તેથી હું એમ કહી શકું છું કે 1 બાય 4 પાઇ સ્ક્વેર માઈનસ અનંત અનંત પર અનંત અને તે અપેરચ્યોર પર હું ft e ને પાવર માઈનસ j kz થી 0 e માં પાવર માઈનસ j kx x બાદબાકી કરી રહ્યો છું j ky yd kx d ky તમે કહો આ અમારો ઉકેલો હતો મેં ઝેડ બરાબર 0 મુક્યું છે અને માત્ર ફેરફાર છે તેથી ft શું છે ft એ એફ કેએક્સ કેવાય નું એક્સ વાય પ્લેન ઘટક છે અથવા વેવગાઇડ આપણે તેને ટ્રાંસવર્સ ઘટક કહીશું મૂળભૂત રીતે આ કંઈ નથી પરંતુ એફનો ટ્રાંસવર્સ ઘટક છે હવે આ સંબંધ તમે જુઓ છો તે સ્પષ્ટ રીતે 2D ફ્યુરિયર પરિવર્તન સંબંધ છે તેથી ફ્યુરિયર ટ્રાન્સફોર્મના અમારા જાણકારી માંથી હું હવે ft શોધી શકું છું Ft શું ft Ea e ની પાવર વત્તા j kx x વત્તા j ky y dxdy બરાબર છે અને હું જાણું છું કે આ અપેરચ્યોર ક્ષેત્ર ફક્ત અપેરચ્યોર ઉપર અસ્તિત્વ ધરાવે છે સામાન્ય રીતે તમે આમ કહી શકો પરંતુ આ તે છે ચોક્કસ અભિવ્યક્તિ અહીંથી હું તેને આની જેમ પણ લખી શકું છું કે તે એક કહે EA e છે અને પાવર વત્તા j kx x વત્તા j ky y dxdy આ મને ખબર છે તેથી હું ft શોધી શકું છું તેથી ft જાણીતું છે હવે તે કહે છે કે એફ જાણીતું નથી ft જાણીતું છે પરંતુ હું કહીશ કે મેં પહેલેથી જ સાબિત કરી દીધું છે કે તેમની પાસે ડિગ્રી ઓફ ફ્રીડમ 2 છે તેથી હું એફ લખીશ જે છે ft ut Plus fz z પહેલેથી જ આપણે શોધી કાધ્યું છે કે કે ડોટ એફ 0 ની બરાબર છે કે તમે તેને kx fx વત્તા લખી શકો છો ky fy વત્તા kz fz 0 ની બરાબર છે તેથી અહીંથી તમે fz શું છે તે લખી શકો છો fz એ કંઈ નથી પરંતુ માઈનસ કેએક્સ fx બાદબાકી ky fy by kz માઈનસ kx fx બાદબાકી fy બરાબર છે આપણે પહેલેથી જ જોયું છે કે kz શું છે જવાબ આપવા માટે બરાબર k0 ચોરસ માઇનસ kx ચોરસ માઇનસ ky ચોરસ તેથી તમે જુઓ છો કે એફઝેડ પણ જાણીતું છે કારણ કે આપણે જાણીએ છીએ fx fy આપણે ft ને જાણીએ છીએ એનો અર્થ એ કે હવે આપણે fx fy ને જાણીએ છીએ આપણે fz શોધી શકીએ છીએ તેથી આપણે જાણીએ છીએ એફ તેથી અમારી પાસે ઓઉપચારિક છે તેથી હવે આપણે કહી શકીએ કે ક્ષેત્ર શું છે આપણે કહીશું કે ક્ષેત્ર E ક્યાંય પણ 1 બાય 4 pi ચોરસ બરાબર છે તેથી આ ઉપાય છે તેથી જો હું અપેરચ્યોર ક્ષેત્ર જાણું છું તો હું એફ શોધી શકું છું અને પછી હું બધે વિકસિત ક્ષેત્ર શોધી શકું છું હવે પ્રશ્ન એ વાયર એન્ટેનાના કિસ્સામાં પણ છે કે શું હું આ અભિન્ન મૂલ્યાંકન કરી શકું આ અભિન્નનું સામાન્ય રીતે મૂલ્યાંકન કરવું ખૂબ મુશ્કેલ છે કારણ કે આ કે ડોટ આર તે ખૂબ જ ઝડપથી બદલાતા એક ઓસિલેટીંગ ફંક્શન છે તેથી સામાન્ય રીતે તેનું મૂલ્યાંકન કરવું સરળ નથી પરંતુ દરેક જગ્યાએ ઇલેક્ટ્રિક ક્ષેત્ર શું છે તે જાણવાનું અમને રસ નથી અમે જાણવા માંગીએ છીએ કે દૂરના ક્ષેત્રમાં અને દૂરના ક્ષેત્રમાં ઇલેક્ટ્રિક ક્ષેત્ર શું છે તેનો અર્થ એ કે જ્યારે r લેમ્બડા કરતા નહીં વધારે છે તેનો અર્થ એ કે કે 0 આર વિશાળ છે ત્યાં ખરેખર ત્યાં એક પદ્ધતિ છે જેને સ્થિર તબક્કા પદ્ધતિ કહેવામાં આવે છે ખરેખર તે પદ્ધતિમાં શું થાય છે કે જો તમારી પાસે ઓસિલેટીંગ ઇન્ટિગ્રલ હોય તો તમે જોઈ શકો છો કે સામાન્ય રીતે આ ઓસિલેશન આ ઓસિલેશનની અસર રદ થાય છે પરંતુ સ્થિર બિંદુઓની નજીક સ્થિર બિંદુઓનો અર્થ એ છે કે તે સ્થિર બિંદુઓને મેક્સિમા અથવા મિનિમા તરીકે કાર્ય કરે છે ત્યાં તે કોઈ ઓસિલેટીંગ વસ્તુ નથી તેથી તે શું કહે છે કે તમે તે સ્થિર બિંદુઓ પરના અભિન્ન મૂલ્યાંકન કરો સામાન્ય રીતે તે અવિભાજ્યનું એસિમ્પટોટિક મૂલ્ય હશે તેથી અરજી કરીને કે લોકોએ જાણ્યું છે કે ખૂબ મોટા અથવા દૂરના ક્ષેત્રોમાં આ ક્ષેત્ર ખરેખરનાં વર્ગો દ્વારા આપવામાં આવ્યું છે અમે આ ઉદ્દભવ્યું છે જ્યાં સ્થિર તબક્કાની પદ્ધતિ છે કે આ કેવી રીતે આવે છે પરંતુ અહીં હું નથી જો તમને કોઈને રસ હોય તો તમે મને સંપર્ક કરી શકો છો હું કહીશ નોંધો શેર કરીશ કે આનું મૂલ્યાંકન કેવી રીતે થઈ શકે અથવા આ પુસ્તકોમાં ઉપલબ્ધ છે ખાસ કરીને આર કોલિન્સR Collins બુક તે બતાવ્યું છે કે તે કેવી રીતે કરવું તેથી આખરે આ ઉપયોગી અભિવ્યક્તિ છે જે એન્ટેનાનું દૂરનું ક્ષેત્ર આ દ્વારા આપવામાં આવે છે તમે આ એફની દ્રષ્ટિથી જુઓ તે વિસ્તૃત થઈ શકે છે તેથી દૂરનું ક્ષેત્ર ફક્ત અપેરચ્યોર ક્ષેત્રના ફ્યુરિયર પરિવર્તનથી સંબંધિત છે હવે આ ft ના મૂલ્યાંકનમાં x અને y ઉપરના ઇન્ટિગ્રલ્સ ઝેડના તમામ ભાગો પર લેવામાં આવે છે જે 0 પ્લેનની સમાન હોય છે જેના પર ટેન્જન્શીઅલ ઇલેક્ટ્રિક ક્ષેત્રના નોન ઝેરો મૂલ્યો અસ્તિત્વમાં છે જો Sa એક સંપૂર્ણ રીતે સંચાલનમાં સ્પ્રિંગ છે પછી દરેક જગ્યાએ Sa ની બહાર 0 ટેન્જન્શીઅલ ઇલેક્ટ્રિક ક્ષેત્ર હશે તેથી પછી તે પણ જોવા મળ્યું છે કે એક અપેરચ્યોર માટે જે તરંગ લંબાઈની દ્રષ્ટિએ વિશાળ હોય છે જે અમારું કેસ છે મેં કહ્યું હતું કે કોઈપણ વ્યવહારુ એન્ટેના અપેરચ્યોર એન્ટેના મોટા કદના ઇલેક્ટ્રિકલ પરિમાણ હોવા જોઈએ તેથી ત્યાં એવું જોવા મળ્યું છે કે ft આગળની દિશામાં ઝેડ અક્ષ સાથે છે જો તમે આ રેખાકૃતિને જુઓ તો આ ઝેડ અક્ષ સાથે ft ખૂબ શિખરે છે અને તમે જાણો છો કે કારણ કે એફએક્સ કેએક્સ એફએક્સ તે સૂત્ર છે આ કેએક્સએફએક્સ એ ft ખૂબ શિખરે છે પછી એફઝેડ કારણ કે આ ખૂબ જ નાનું છે તેથી આ ઝોનમાં જ્યાં અમને રુચિ છે ત્યાં દૂરના ક્ષેત્રમાં અને બંને બાજુની દિશામાં પણ આપણે કહી શકીએ કે સામાન્ય રીતે અહીં તે ઝોનમાં પણ છે આ કોસ થેટા હશે તેમનો કોસ થેટા 1 થઈ જશે કારણ કે થેટા 0 છે તો અહીં તમે અભિવ્યક્તિ જુઓ આ 1 છે અને ft છે મોટા છે fz એટલે જ ખૂબ નાનું છે તેથી વિકિરણ ક્ષેત્રને આ ક્ષેત્રમાં લગભગ ft દ્વારા આપી શકાય છે અને તેથી આ તેનો અર્થ એ કે આપણા રસના મોટાભાગના ક્ષેત્રમાં જો આપણે અપેરચ્યોર તરફ બંને બાજુ જોતા હોઈએ તો આ એફ અમે ft દ્વારા પણ બદલી શકીએ છીએ જો નહીં તો આપણે કરવાનું રહેશે તો હું વધુ સારી રીતે અને સામાન્ય રીતે લખીશ કે એફ લખી શકાય છે જેમ કે તમે જુઓ છો ax fx વત્તા ay fy માઇનસ az fx kx વત્તા fy ky by kz આ મેં પહેલેથી જ બતાવ્યું છે કે fz કેવી રીતે આવે છે તો હું આની વેલ્યુ મુકી રહ્યો છું તેથી તમે જોશો કે તમારી પાસે આ બધી વેલ્યુ છે હવે સામાન્ય રીતે નિરીક્ષણ ઝોનમાં આપણે ગોળાકાર કોઓર્ડિનેટ્સની દ્રષ્ટિએ આખી વસ્તુ જોઈએ છે તેથી તમારી કામ હવે છે આ ax ay અને az વેક્ટરને ગોળાકાર કોઓર્ડિનેટ્સમાં રૂપાંતરિત કરો આનો અર્થ એ છે કે હું તમને તે ચાવી આપી રહ્યો છું કે ax ay આ તમે ગોળાકાર જાણો છો લંબચોરસ સંકલન રૂપાંતરને ફક્ત તેથી આની મદદથી તમે જોઈ શકો છો કે દૂરના ક્ષેત્રને j k0 લખી શકાય છે અને પછી આપણે અમારી સામાન્ય રીતે લખી શકીએ છીએ Eθ શું છે દેખીતી રીતે આ બધા દૂરના ક્ષેત્ર છે તેથી પછીના સંદર્ભ માટે Eθ શું છે હું તે ખૂબ જ મહત્વપૂર્ણ તે લખી રહ્યો છું ચાલો જોઈએ કે Eθ અને Eφ અમે દૂરના ક્ષેત્રમાં મળી હું સરળતાથી આમાંથી Hθ Hφ મેળવી શકું છું તેથી અહીં તમે જુઓ છો કે મારી પાસે આ ઘટકો છે બીજો મુદ્દો હું ભાર મૂકવા માંગુ છું કારણ કે આપણી પાસે આ k ડોટ એફ એ 0 ની બરાબર છે તેથી હું એમ કહી શકું છું કે એફમાં પ્રસાર વેક્ટર k દિશામાં કોઈ ઘટક નથી તો અને આપણે એ પણ જોયું છે કે ઇલેક્ટ્રિક ફીલ્ડ સીધો એફ સાથે સંબંધિત છે તેથી શું હું કહી શકું છું કે ઇલેક્ટ્રિક ફીલ્ડમાં પણ પ્રસાર વેક્ટરની દિશામાં કોઈ ઘટક નથી આનો શું મતલબ તેનો અર્થ એ કે રેડિયેશન ઝોનમાં ક્ષેત્રો TEM તરંગો છે તેથી મૂળભૂત રીતે આપણી પાસે દૂરના ક્ષેત્રમાં TEM તરંગોનું સુપરપોઝિશન છે તેથી એક અપેરચ્યોરમાંથી જ્યારે ક્ષેત્ર મૂળભૂત રીતે ફેલાયેલ છે આપણે દૂરના ક્ષેત્રમાં વિવિધ TEM તરંગોનું સુપરપોઝિશન મેળવીશું જે આપણે સ્પેક્ટ્રમમાં જોઈ શકીએ છીએ અવકાશી આવર્તન સ્પેક્ટ્રમ બતાવે છે કે ત્યાં TEM તરંગો શું છે તેથી આ વિશ્લેષણ ભાગને સમાપ્ત કરે છે તેથી ફૌરીઅર ટ્રાન્સફોર્મ દ્વારા જો તમે અનુમાન કરી શકો છો એક વિચાર જ્યાં અપેરચ્યોર ક્ષેત્ર તો પછી તમે વિકિરણ ક્ષેત્ર શોધી શકો છો અમે તે એક પછી એક એપ્લિકેશન દ્વારા જોશું પ્રથમ એપ્લિકેશન ઓપન એન્ડેડ વેવગાઇડ હશે તમે જુઓ છો કે આ ખુલ્લી લંબચોરસ વેવગાઇડ બતાવે છે તે ખરેખર તરંગ છે આ પાછળની બાજુ તે અચાનક એક વેવગાઇડ હતી z પછી બરાબર 0 પછી કંઈ નથી તેથી અંદર TE10 મોડ હતો પ્રભાવશાળી મોડ પ્રચાર કરી રહ્યો હતો અને તમે બતાવેલ પરિમાણો જુઓ તેથી ઇલેક્ટ્રિક ફીલ્ડ વાય ડિરેક્ટેડ છે ઇલેક્ટ્રિક ફીલ્ડમાં વાય ડિરેક્શનમાં કોઈ ભિન્નતા હોતી નથી ઇલેક્ટ્રિક ફીલ્ડમાં એક્સ ડિરેક્શનમાં વિવિધતા હોય છે લાક્ષણિક રીતે ભિન્નતા એ સિનુસાઇડલ વિવિધતા એ વેવગાઇડનું વ્યાપક પરિમાણ છે બી એ વેવગાઇડનો સાંકડો પરિમાણ છે અપેરચ્યોર ઝેડમાં છે 0 પ્લેનની બરાબર છે તેથી હું Ey તરીકે ક્ષેત્રોના ટ્રાંસવર્સ ઘટક લખી શકું છું તમે બધા તમારા વેગગાઇડ નોલેજથી આ જાણો છો હું મારા ઉપયોગી સંકલન મુજબ લખી શકું છું મારું સંકલન માર્ગદર્શિકાનું કેન્દ્ર છે તેથી ફીલ્ડ કોસ પાઇ એક્સ હશે ઇ દ્વારા પાવર જે બીટા નહીં ઝેડ અને એચએક્સ માઈનસ E0 યુડબ્લ્યુ કોસ પાઇ x હશે ઇ દ્વારા પાવર માઈનસ જે બીટા TE10 z નથી તે એવું હોવું જોઈએ કે મારે તેને ખરેખર અત્યારે કોલ ના કરવો જોઈએ આ હું પછીથી કરીશ અને તેથી બીટા તે શું છે જેનો પ્રસાર સતત છે જે પાવર અડધા સુધીના ચોરસ દ્વારા k0 ચોરસ માઇનસ પાઇ ચોરસ છે બીટા એ TE10 પણ હોય છે અને Yw આ શું છે આ મોડ માટે આ તરંગ પ્રવેશ છે જે બીટા TE10 Y0 દ્વારા K0 છે તો z પર 0 બરાબર છે ક્ષેત્ર શું છે કારણ કે તે મારા અપેરચ્યોર ક્ષેત્રો છે તો z પર બરાબર 0 ફીલ્ડ્સ છે જે Ey is E0 cos pi x દ્વારા a અને Hx બાદબાકી હવે આ અપેરચ્યોર પર માની લો પ્રબળ TE10 મોડ સાથે તરંગ આવી રહી છે તેથી તે વાયડબ્લ્યુ દ્વારા 1 ની તરંગ અવરોધ જોઈ રહ્યો હતો તેથી 1 અચાનક કે જે તે તરંગ પ્રવેશ દ્વારા તે ખાલી જગ્યા અવરોધ જુએ છે જે 377 ઓહમ છે તો શું થશે ત્યાં તરત જ એક પ્રતિબિંબ આવશે ત્યાં એક પ્રતિબિંબિત TE10 મોડ તરંગ પણ હશે કારણ કે આ બંધ થવાના કારણે કેટલાક ઉચ્ચ ઓર્ડર મોડ્સ જનરેટ થશે તેમાંના નાના કંપનવિસ્તાર ઓપન એન્ડ ની નજીક ઉત્સાહિત છે તેથી તે વિશ્લેષણમાં લઈ શકાય છે પરંતુ ખૂબ જ પ્રથમ વિશ્લેષણ તરીકે આપણે આ બંનેની અવગણના કરી શકીએ છીએ જો આપણે તેની અવગણના કરીએ તો આપણે કહી શકીએ કે અપેરચ્યોર ક્ષેત્ર પણ પ્રબળ TE10 ક્ષેત્ર દ્વારા આપવામાં આવ્યું છે હું ફરીથી પુનરાવર્તન કરું છું કે ખરેખર અપેરચ્યોર ક્ષેત્ર પ્રતિબિંબિતની બરાબર હશે પરંતુ જે ઘટના ક્ષેત્રમાં વત્તા પ્રતિબિંબિત ક્ષેત્ર વત્તા ઉચ્ચ ક્રમમાં મોડ્સ છે પણ હું પ્રથમ વિશ્લેષણ તરીકે પ્રતિબિંબિત બીજા ભાગની અવગણના કરી શકું છું તેથી જાણવા મળ્યું છે કે આ ધારણા જો મેં કરી હોય કે અપેરચ્યોર ક્ષેત્ર જાણે પ્રબળ સ્થિતિ ક્ષેત્રની જેમ હોય તો પછી રેડિયેશનના મુખ્ય લોબમાં કોઈ વિસંગતતા નથી પરંતુ બાજુના લોબ્સમાં ત્યાં કેટલાક વિસંગતતા છે તો આ z પર છે 0 ની બરાબર છે આ ક્ષેત્ર છે તેથી હું કહું છું કે આ મારી EA છે તો તમે જુઓ કે તેનો અર્થ એ છે કે મારી ભૂતપૂર્વ 0 છે તેથી હું કહી શકું fx પણ 0 હશે fx એ ફ્યુરિયર ટ્રાન્સફોર્મ છે તો મારી પાસે માત્ર ફાય છે અને તે શું છે E0 માઇનસ બી 2 થી પ્લસ બી દ્વારા 2 માઈનસ 2 બાય વત્તા વત્તા 2 કોસ પાઇ x એઇ દ્વારા પાવર જે કેએક્સ વત્તા જે કે વાય ડીએક્સ્ડી બરાબર 2 પાઇ એ બી E0 સિંક કાય બી દ્વારા 2 કોસ કેએક્સ a બાય 2 બાય પાઇ સ્ક્વેર માઈનસ કેએક્સ સંપૂર્ણ ચોરસ જ્યાં કેએક્સ છે K0 સાઈન થેટા કોસ ફી ky એ K0 સાઈન થેટા સાઈન ફાઇ છે તેથી pi બરાબર pi બાય 2 પ્લેન તેનો અર્થ એ કે જો તમે આકૃતિ વાય ઝેડ પ્લેનને જોશો આનો અર્થ એ છે કે આ પ્લેનમાં જે છે અને તમે બતાવો છો કે આ પ્લેન તમે મારો હાથ બતાવી શકો છો એટલે કે y z પ્લેનમાં વિકિરણ ક્ષેત્ર E દ્વારા આપવામાં આવે છે ત્યાં હશે જે હશે kx kx છે 0 માં pi છે પાઇ બાય 2 અને ky એ ko સાઈન થેટા અને સાઈન phi બરાબર 1 છે તેથી Eθ પ્રમાણસર છે ફાય પાપ ફી 2 પીઆઈ બરાબર છે E0 સિંક કે0 ડી બાય 2 સિન થેટા 1 બાય pi સ્ક્વેર 2 પાઇ એ બી E0 સિંક વી દ્વારા જ્યાં વી એ k0 બી બાય 2 સાઈન થિટા બરાબર છે તે અહીં ડાબી આકૃતિમાં બતાવવામાં આવ્યું છે તમે જોશો કે આ વી ના વિધેય તરીકે કિરણોત્સર્ગ પેટર્ન Eθ છે તેથી તે શા માટે આના જેવું છે તેના કારણે તમે ફરીથી એક રસપ્રદ વસ્તુ જોશો તમે બતાવશો કે તે એક છે વાય દિશા સાથે ખરેખર રસપ્રદ વસ્તુ તેનો અર્થ એ કે વાય ઝેડ પ્લેન તે વાય દિશા સાથે છે જે અપેરચ્યોર પ્રકાશ યુનિફોર્મ છે તેથી તે ફ્યુરિયર પરિવર્તન શું હશે રેડિયેશન પેટર્ન એ સિંક ફંક્શન છે જે તે આવ્યું છે અને પાઇમાં 0 પ્લેન જેટલું છે તેનો અર્થ એ કે xz પ્લેન તમે kx લખી શકો છો તે છે k0 sin theta ky is 0 cos phi 1 છે તેથી તમે ખરેખર તે બધાં સોલ્યુશન્સમાં મૂકી શકો છો હું તે બધા અહીં મૂકી રહ્યો છું તમે જુઓ કે આ મારા ઉકેલો અહીં છે હું મૂકી અને મેળવું છું જો તમે તેની સાથે જોશો તેથી અહીં હું પાઇ સ્ક્વેર માઈનસ 2 યુ સંપૂર્ણ વર્ગ કોસ થેટા દ્વારા 2 pi a b E0 cos u થવાનું Eφ મૂલ્ય પ્રાપ્ત કરીશ જ્યાં u k0 a by 2 sin થેટા છે તેથી તે અહીં પ્લોટ મુકવામાં આવ્યું છે Eφ કોસ થેટા દ્વારા અને તે આની જેમ બતાવે છે અહીં તે યુનિફોર્મ પ્રકાશ નહોતી અને તેથી તે શુદ્ધ સિંક ફંક્શન નથી પરંતુ ફ્યુરિયર ટ્રાન્સફોર્મિંગ છે હવે જો તમારી પાસે એક્સ બેન્ડ ડબલ્યુઆર 90 વેવ ગાઇડ છે તે એક્સ બેન્ડ વેવગાઇડ છે તે પરિમાણો છે આપણે જાણીએ છીએ કે 0 09 ઇંચ છે જે 2 286 સે મી છે અને તે બી 0 4 ઇંચ છે જે 1 016 સે ચાલો લેમ્બડા નોટ 3 સે તેનો અર્થ 10 ગીગાહર્ટ્ઝ હવે બીમવિડ્થ તમે શોધી શકો છો ઇ પ્લેનમાં બીમવિડ્થ શું છે ઇ પ્લેનનો અર્થ એ છે કે phi બાય 2 ઇ પ્લેન બાય બરાબર છે જ્યાં ઇ વેક્ટર પ્રસરણની દિશા સાથે આવેલું છે તેથી ત્યાં વી ઉપર પ્રથમ નલ થાય છે જે પાઇ સમાન છે આ મૂલ્ય તમે k0 બી દ્વારા 2 સાઈન થેટા pi બરાબર છે તેથી સાઈન થેટા મૂલ્ય જો તમે આ બધા મૂલ્યોને જાણો છો તો તે 3 પર આવશે તેનો અર્થ શું થાય છે કે થેટા અદ્રશ્ય ઝોનમાં છે તેથી સાઈન થેટા 1 કરતા વધારે છે તેનો અર્થ એ છે કે થેટા પ્લેનમાં આપણી પાસે નલ નથી તમારે તેનાથી આગળ વધવું પડશે પરંતુ તે શારીરિક રીતે શક્ય નથી તેથી તમારે કહેવું પડશે કે નલ ત્યાં નથી તેથી તે અલગ છે જ્યારે બીમવિડ્થ માટે દૃશ્યમાન અવકાશમાં નલ માટે એ ખૂબ નાનું હોય છે તે અહીં અસ્પષ્ટ છે એચ પ્લેનમાં સમાન રીતે અન્ય પ્લેન phi એ 0 નલ બરાબર છે તે K0 a બાય 2 sin theta બરાબર 3 pi by 2 બરાબર છે મહેરબાની કરીને નોંધ લો કે pi by 2 પર તે બનતું નથી કારણ કે pi 2 દ્વારા આપણને fy મળે છે 0 બાય 0 છે તેથી અહીં જો તમે સાઈન થેટા ને હલ કરો છો તો આ સાઈન થેટા પણ 1 કરતા વધારે છે આ નલ અહીં અદ્રશ્ય જગ્યા પર પણ છે તેથી નિર્દેશિત પ્રકૃતિ માટે ખૂબ જ સપાટ બીમ તેથી ડાયરેક્ટિવ ગણતરી માટે આપણે વાસ્તવિક એકીકરણ કરવું જોઈએ જે થઈ શકે આપણે જાણીએ છીએ કે ક્ષેત્રો હવે વિકસિત ઝોન છે તેથી આપણે જાણીએ છીએ તે કુલ પાવર ફેલાયેલું છે આપણે ગણતરી કરી શકીએ છીએ અર્ધ માઈનસ એ 2 બાય થી 2 માઈનસ બી દ્વારા 2 બાય 2 અને વાય E0 સ્ક્વેર કોસ સ્ક્વેર પિ x એક ડાયડક્સ દ્વારા આ મને 4 વાય E0 ચોરસ દ્વારા એ બી આપી શકશે અને આપણે તેમાંથી જાણીએ છીએ આ અહીંથી આ બે સિદ્ધાંત દાખલાઓ આપણે જાણીએ છીએ કે ઝેડ અક્ષ સાથે જે મહત્તમ રેડિયેશન થાય છે તે ક્યાં છે તેથી આપણે ઝેડ અક્ષ પર કિરણોત્સર્ગની તીવ્રતા શોધી શકીએ છીએ તેનો અર્થ એ કે dP બાય ડી ઓમેગા એટ થિટા 0 થી બરાબર છે જે ચોરસ અડધા y0 Eθ ચોરસ વત્તા Eφ ચોરસ હશે જો તમે મૂલ્યાંકન કરો તો તે આવશે તેથી ડાયરેક્ટિવિટી D એ 4 pi dP બાય ડી ઓમેગા થેટા 0 થી બરાબર PR છે તેથી તમે આ કરો છો તે આખરે મળશે તમારે તે yw ની કિંમતો મૂકવી પડશે આ તરંગ અવરોધ જે મેં પહેલાથી કહ્યું છે તેથી જો તમે કરો છો કે તમે બીટા TE10 લેમ્બડા દ્વારા ક્યુબ નોટ અને બીટા TE10 દ્વારા પાઇ બાય 4 લેમ્બડા નોટ ચોરસ માઇનસ 1 દ્વારા પાવર અડધા સુધીના ચોરસ દ્વારા મળશે ફરીથી જો આપણે તેવું કરીએ કે લેમ્બડા નોટ 3 સેન્ટિમીટર ડબલ્યુઆર 90 વેવગાઇડ તો તમે શોધી શકો છો કે આ ડી બને છે જો તમે આ મૂલ્યો 3 5 રાખો તેથી એક્સ બેન્ડમાં ઓપન ડાયરેક્ટિવિટીએ વેગગાઇડને સમાપ્ત કર્યું કે ડબલ્યુઆર 90 ડાયરેક્ટિવિટી 3 5 છે તેથી તે ચોક્કસપણે એક દ્વિપ્રાપ્તિ કરતાં વધુ સારું છે તમે કહો છો કે તે ચોક્કસપણે એક ડાઇપોલથી વધુ સારી છે પરંતુ અપેરચ્યોરમાં તે આટલી મોટી છે 3 5 એ સારી નથી પરંતુ ઓપન એન્ડેડ વેવગાઇડ ખૂબ જ લોકપ્રિય એન્ટેના છે કારણ કે તે એરેમાં છે એરેમાં ઉપયોગ કરી શકાય છે તે ખૂબ સારો તત્વ છે તે તે બધા વાયર એન્ટેનાની તુલનામાં ખૂબ વધારે પાવર ટકાવી શકે છે તેથી વિવિધ રડાર એપ્લિકેશનોમાં તમારી પાસે ઓપન એન્ડેડ વેવગાઇડ છે પછી તે ખૂબ સારી રચના છે જો તમે જોશો કે અચાનક ફીડ આવી રહી છે જે એન્ટેના બની રહી છે તેથી એક અલગ એન્ટેના હોવાની જરૂર નથી અને તે બધી વસ્તુઓ અને ગ્રાઉન્ડ પ્લેન પર દરેકને મૂકવામાં આવે છે તેથી આગળનો ભાગ ખૂબ જ પ્લાનર છે તેથી તેથી જ મિસાઇલો વગેરેમાં માર્ગદર્શિકા પ્રણાલીઓ જ્યારે તે રડાર માર્ગદર્શિકા પ્રણાલીઓ મિસાઇલ માર્ગદર્શન સિસ્ટમ હોય છે આ ખુલ્લા અંતમાં વેગગાઇડનો ભારે ઉપયોગ થાય છે અને તે એન્ટેના ગુણધર્મો ખૂબ જાણીતી છે તેથી હવે આપણે જોશું આજ આપણે આ સમાપ્ત કરીએ છીએ પરંતુ હોર્ન એન્ટેનાના કિસ્સામાં પણ આપણે તે જ કરીશું કારણ કે હવે સવાલ એ છે કે જો હું અપેરચ્યોર વધારું છું જે એક હોર્ન બની જાય છે અને મારી ક્ષણિક પ્રેરણાને વધારું છું ત્યારે મને વધુ સારી દિશા નિર્દેશન મળવી જોઈએ જે ખરેખર આપણને મળશે વધારીને તેથી આપણે હવે પછીનાં વ્યાખ્યાનોમાં જોશું